સેલ કલ્ચર ટેકનોલોજીમાં વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી આજે આપણે ચોથા વ્યાખ્યાન સમાપ્ત કરીએ છીએ તેથી છેલ્લા વ્યાખ્યાનમાં મેં તમને ચેતાસ્નાયુ જંકશન વિકસાવવાના પડકારો વિશે વાત કરી હતી 2 પડકારો છે જે આપણે આગળ મૂકીએ છીએ અઠવાડિયું 8 વ્યાખ્યાન 4 તેથી આ 2 પડકારો છે માઇક્રો કેન્ટિલીવર જથ્થા પર સિસ્ટમને કેવી રીતે સંકલિત કરવી તેથી એક અને બીજો પડકાર એ હતો કે ન્યુરોમસ્ક્યુલર જંકશનનો અભ્યાસ કરવા માટે સ્નાયુ અને ન્યુરોન સેલ પ્રકારને કેવી રીતે કલ્ચર કરવું તેથી આ 2 સમસ્યાઓ બીજા વધારાના મુદ્દા સાથે આવે છે કે તમે એક વ્યાખ્યાયિત માધ્યમ મેળવવા માંગતા હતા જે સીરમ મુક્ત છે અને તે એક સામાન્ય માધ્યમ હોવું જોઈએ આ શબ્દ ગો થી ખૂબ જ પડકારજનક હતો કારણ કે જ્યારે તમારે સ્નાયુ બનાવવા હોય ત્યારે સમજવાનો પ્રયાસ કરો કે તમે જાણો છો કે કેવી રીતે ઇન વિટ્રો સિસ્ટમ્સ કામ કરવા માટે ખૂબ જ ભયાવહ બની શકે છે અને પ્રશંસા કરવાનો પ્રયાસ કરો કે તમે આ બધી વસ્તુઓને કેવી રીતે બાયપાસ કરી શકો છો તેથી જ્યારે તમે સ્નાયુ વિશે વાત કરો છો જો તમને પહેલી વસ્તુ યાદ આવે છે જે આપણે તમને કહ્યું હતું કે આ ચિત્ર અહીંથી છે તેથી આ સ્નાયુ કોષો છે જે પોઝ વિભાજનને વિભાજિત કરે છે તેઓ આ પ્રકારની ગોઠવણી બનાવે છે અને પછી અલબત્ત આ તે તબક્કો છે જે મેં તમને તફાવત વિશે કહ્યું તેથી તેથી આ તમારા સ્નાયુ કોષો છે જે તમે ડીશમાં પ્લેટિંગ કરી રહ્યા છો તમારી પ્રારંભિક પ્લેટિંગ આ સ્નાયુ કોષો છે પ્લેટિંગ પછી તમારી પાસે માધ્યમ છે જે શરૂઆતમાં તેમના વિભાજનને 3 4 દિવસ માટે પ્રોત્સાહન આપશે તમે તેમને પોઝ વિભાજિત કરવાની મંજૂરી આપી રહ્યા છો તેઓ આ રીતે ગોઠવશે તેઓ લંબાયેલા હશે તેઓ આ રીતે સંરેખિત થશે અને તે પછી તરત જ તેઓ તેમની વ્યક્તિગત ઓળખ ગુમાવી દેશે અને તેઓ આના જેવી નળી બની જશે હવે આ પ્રક્રિયામાં આ તે છે જે વિભાજનનો તબક્કો છે આ તે છે જે તફાવતનો તબક્કો છે તફાવતનો તબક્કો છે હવે ક્રમમાં વિભાજન માટે તેથી તમારે અણુઓનો ઉપયોગ કરવો પડશે જે વિભાજનને મંજૂરી આપે છે અને પછી તમારે કરવું પડશે તે એ છે કે તેથી હું ફક્ત તે વિભાજીત પરમાણુઓ મૂકી રહ્યો છું પછી તમારે D અણુઓ દર્શાવતા માઇનસ ચિહ્નને પાછું ખેંચવું પડશે અને કોષોને D પ્રાઇમ D ડબલ પ્રાઇમમાં વધવા દેવું જોઈએ જે ભેદ અણુઓની મિલિ છે તેથી જ્યારે તમે સિસ્ટમમાં ઉમેરી રહ્યા હો ત્યારે આ મુસાફરી જટિલ બની જાય છે બીજો ઘટક જે ચેતાકોષ છે જે ક્યારેય વિભાજિત થતો નથી તેથી અહીં તમારી પાસે છે આ કિસ્સામાં તે એક મોટર ન્યુરોન છે જે વિભાજિત થયું નથી હવે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો જે આ પ્રકારના અણુઓ જે મોટે ભાગે મૂળભૂત ફાઈબ્રોબ્લાસ્ટ વૃદ્ધિ પરિબળો છે જેનો ઉપયોગ થાય છે અને આ માધ્યમ આ આખી વસ્તુ એક સામાન્ય માધ્યમ હોવું જોઈએ આ એક સામાન્ય માધ્યમ હોવું જોઈએ અને તે સીરમ મુક્ત હોવું જોઈએ તેથી અમે જે રીતે હાંસલ કર્યું તે અમને આ રસપ્રદ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં થોડો સમય લાગ્યો પરંતુ અમે આખરે તે હાંસલ કર્યું તેથી અમે પહેલા જે કર્યું તે છે અમે સ્નાયુને મારી જેમ લીધો અગાઉના વર્ગમાં ઉલ્લેખ કર્યો છે અને અમે પ્રથમ સ્તર કર્યું જ્યાં સ્નાયુઓ ફાઇબ્રોબ્લાસ્ટથી દૂષિત છે અને આપણે ફક્ત સ્નાયુને ત્યાં બેસવાની મંજૂરી આપીએ છીએ અને ફાઇબ્રોબ્લાસ્ટ્સ સ્થાયી થાય છે અને સ્નાયુ કોષો ટોચ પર હોય છે તમે શું કરો છો કે તમે આ સસ્પેન્શન બહાર કાઢો છો તેથી તમારી પાસે વધુ કે ઓછું શુદ્ધ માયોસાઇટ્સ ત્યાં બેઠા છે પછી તમે શું કરો છો તમે એક ડીશ પર આ માયોસાઇટ્સ રમાડ્યા તેથી એકવાર અમે આ માયોસાઇટ્સ રમાડ્યા તમે મૂળભૂત ફાઇબ્રોબ્લાસ્ટ વૃદ્ધિ પરિબળ એકાગ્રતા સાથે કામ કરો છો જે તમે ખૂબ જ ખૂબ જ ઓછી સાંદ્રતાનો ઉપયોગ કરો છો તે તેની પોતાની સમસ્યા છે કારણ કે પછી કોષો પૂરતી સંખ્યામાં વિભાજિત થાય છે પરંતુ તમારે એક ડિગ્રી સમાધાન કરવું પડશે તેથી તમે કોષો રમાડ્યા અને તેની ઉપર તમે માધ્યમ મૂકો તેથી તમારી પાસે ડીશમાં જે છે તે કંઈક આના જેવું છે તેથી અહીં તમારી પાસે સેલ કલ્ચર ડીશ છે જ્યાં તમે તેને ઉગાડી રહ્યા છો તેથી તમારી પાસે આ સ્નાયુ કોષો છે જે તમે જાણો છો કે પેનિંગ પછી સપાટી પર સ્થાયી થયા મેં તમને કહ્યું કે તમે ફાઇબ્રોબ્લાસ્ટ્સને કેવી રીતે દૂર કરી રહ્યા છો કારણ કે ફાઇબ્રોબ્લાસ્ટ ઝડપથી સ્થાયી થશે તેથી તમારી પાસે સ્નાયુ કોષો છે પછી તમે FGF સાથે માધ્યમ ઉમેરો અને હાથવગા અન્ય ઘટકો છે હું તમને આપીશ કે અન્ય ઘટકો કયા છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે હવે તમે આને લગભગ 1 થી 2 કલાક માટે એક ડીશમાં છોડી દો તે આ સમય દરમિયાન છે કે આમાંના મોટાભાગના કોષો સૌ પ્રથમ અલબત્ત આ વિવિધ વૃદ્ધિ ઘટકો કોષોની સપાટી પર બંધાયેલા રહેશે અને તેમને જે જરૂરી હોય તે જરૂરી પ્રતિક્રિયા શરૂ કરશે આ લાલ રંગ એ FGF અને અન્ય વૃદ્ધિ પરિબળોના વિવિધ પ્રકારનાં બંધન બતાવે છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે આ કોષો તેમના પોતાના એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સને સ્ત્રાવ કરવાનું શરૂ કરશે હવે એક કલાક પછી જ્યારે હજુ પણ કલ્ચર 1 થી 2 કલાક છે તમે શું કરો છો તમે માધ્યમનો એક નાનો ભાગ માધ્યમનો ખૂબ જ નાનો ભાગ દૂર કરો એટલું સારું કે તે હળવાશથી ટોચને આવરી લે છે અને પછી તમે તમારા મોટર ચેતાકોષોનો પરિચય આપો તેઓ કંઈક આ રીતે બેઠા હશે અને આ મોટર ચેતાકોષો મોટાભાગે ઉંદરના કિસ્સામાં ભૃણ કલ્ચરના કિસ્સામાં આવે છે તેઓ E14 ઉંદર ગર્ભમાંથી આવે છે તેઓ કરોડરજ્જુના વેન્ટ્રલ હોર્નથી આવી રહ્યા છે જ્યારે કલ્ચર માટે તમારા હાડપિંજરના સ્નાયુ પાછળના અંગના હાડપિંજરના સ્નાયુ માટે E18 ઉંદર ભૃણમાંથી આવી રહ્યા છે તેથી તે છે જ્યાં તમને મ્યોટ્યુબ મળી રહ્યા છે તેથી 1 થી 2 કલાક પછી તમે આ મોટર ચેતાકોષો ઉમેરો પછી અલબત્ત જે માધ્યમ તમે શરૂઆતમાં દૂર કર્યું છે તેને તમે પાછું બદલો છો કારણ કે તમારે ખૂબ જ પ્રારંભિક તબક્કામાં ખ્યાલ રાખવો પડશે કે કોષો ઘણા મહત્વના વૃદ્ધિ પરિબળોને સ્ત્રાવ કરે છે ઘણા બધા તે વૃદ્ધિના પરિબળો છે જે તેઓ સ્ત્રાવ કરે છે જે અત્યંત જરૂરી છે અત્યંત અત્યંત આવશ્યક અને જ્યારે તમે માધ્યમને પાછળ મૂકી રહ્યા હોવ ત્યારે તમે તેની ઉપર થોડું તાજું માધ્યમ ઉમેરો છો જે મૂળભૂત FGF વગર છે તો તમે અનિવાર્યપણે શું કર્યું તમે ખરેખર આ સમગ્ર પ્રક્રિયામાં તમે મૂળભૂત FGF ની અસરને મંદ કરી દીધી છે અને જો તમે આ કલ્ચરને પકડી રાખી શકો તો હું 6 થી 10 દિવસની વચ્ચે કાંઈ પણ કહીશ અને થોડો લાંબો 15 દિવસ કહીશ તમે જોશો કે અદભૂત ન્યુરોમસ્ક્યુલર જંકશન આ રીતે રચાય છે અને તમે સૌથી સુંદર પરીક્ષણો પૈકીની એક છે જેમાંથી તમે અમુક કરી શકો છો ઉદાહરણ તરીકે એક પરીક્ષણ તમે જાણો છો તમે ત્યાં મોટર ન્યુરોન જુઓ છો તમે ઇલેક્ટ્રોડ સાથે મોટર ન્યુરોનને ઉત્તેજિત કરો છો જે તમને સમય વિલંબ સાથે જોવા માટે સક્ષમ હોવા જોઈએ તમે સ્નાયુમાં થતી સંકોચન જોઈ શકશો અથવા તમે સમાંતર જોવા માટે પણ સક્ષમ હોવા જોઈએ અને જો આ E1 છે તો આ ઇલેક્ટ્રોડ 1 છે અને તમે જે જોશો તે માપ કરવા માટે આ E1 માટે બતાવી રહ્યું છે અને આ E8 છે તેથી અહીં તમે E1 પર ઈમ્પલ્સ આપી રહ્યા છો અને તમે જોશો કે અહીં વિદ્યુત પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે અને પછી વિલંબ સાથે તમે અહીં સ્નાયુમાં બીજી વિદ્યુત પ્રવૃત્તિ થતી જોશો અને વારાફરતી તમે ઝોનમાં યાંત્રિક ગતિ અથવા સંકોચન જોશો તેથી આ તમારો પ્રથમ આવેગ છે તેથી આ ઉત્તેજના છે ઉદાહરણ તરીકે તમારે ઉત્તેજનાની જરૂર હતી આ પ્રથમ ઈમ્પલ્સ છે આ ચેતાકોષની વિદ્યુત પ્રવૃત્તિ છે અને ત્યારબાદ સ્નાયુની વિદ્યુત પ્રવૃત્તિ છે અને સાથે સાથે સ્નાયુની યાંત્રિક પ્રવૃત્તિ તમે ખરેખર તેને શારીરિક રીતે જોઈ શકો છો તે સિવાય તમે તેનું મૂલ્યાંકન કરી શકો તે બીજી રીત છે તે એ છે કે અહીં બહાર તમે ચોક્કસ પ્રોટીન ચકાસણીઓ અથવા એન્ટિબોડીઝ ચકાસણીઓ અથવા એન્ટિબોડીઝ સાથે NMJ અથવા ચેતાસ્નાયુ જંકશનને મેપ કરી શકો છો સાથે સાથે એન્ટિબોડીઝ તમે જાણો છો તમે તેમની તપાસ કરી શકો છો કારણ કે હું કહીશ કે એસિટાઇલકોલાઇન રીસેપ્ટર સામે આવે કારણ કે ત્યાં ઘણા બધા એસિટાઇલકોલાઇન રીસેપ્ટર છે જે સ્નાયુ પર હાજર છે તમે બંગરોટોક્સિન સાથે તેમની તપાસ કરી શકો છો તેથી બંગરોટોક્સિન એક ઝેર છે જે ચેતાસ્નાયુ જંકશનમાં ટ્રાન્સમિશનને અવરોધિત કરશે તેથી તમે સમાંતર એક વધુ વસ્તુ કરી શકો છો તમને લાગે છે કે અહીં ઉત્તેજના આપવામાં આવી છે અને તમે ક્યુરારે નામની એક દવા ઉમેરો છો જેનો ઉપયોગ એમેઝોન બેસિનમાં આદિવાસીઓ દ્વારા કરવામાં આવે છે લકવાગ્રસ્ત કરીને બંધ કરે છે તેથી જો તમે ક્યુરારે ઉમેરો અને જો તમે ઉત્તેજના આપો તો તમે કોઈપણ ઉત્તેજના મેળવી શકો છો પરંતુ તમે અહીં કોઈ સંકેત જોશો નહીં તમારો સંકેત અહીં ખૂટશે અને અહીં કોઈ લાગણી ન હોય આ ક્યુરારેની અસર છે કુરેર ખૂબ જ અનોખી રીતે ચેતાસ્નાયુ જંકશનને અવરોધિત કરી શકે છે થોડા સમય પછી ક્યુરારેનું અવરોધ બંધ થયા પછી તે ઉલટાવી શકાય તેવું અવરોધક છે તેથી તમે ખરેખર આ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો અને એટલું જ નહીં જો તમે જોતા હોવ કે આ આખું સેટઅપ સ્વયંભૂ સંકુચિત થઈ રહ્યું છે તમે ક્યુરારેને ઉમેરીને સંકોચન બંધ કરી શકો છો તમે ક્યુરારેના ઉમેરા પર જોશો કે આ રીતે ધ્રુજારી આવશે અને પછી સ્નાયુ બંધ થઈ જશે તેથી આ બધી વસ્તુઓ ઈન વિટ્રોમાં જોઈ શકાય છે અને આ સાબિત કરેલ ટ્રેકર્સ છે હું તમને બધા કાગળો સોંપીશ આ ખૂબ જ સરસ રીતે જોઈ શકાય છે અને તેનું મૂલ્યાંકન કરી શકાય છે પરંતુ અમારી સમસ્યા વધુ પડકારજનક હતી અમે કેન્ટિલીવરની ટોચ પર આ કરવા માંગતા હતા આ તે જ છે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ તેથી તે કરવા માટે અમને જે જોઈએ તે એક સામાન્ય માધ્યમ અને અલગ પ્લેટિંગ નિયમ હતો તેથી પ્લેટિંગનો નિયમ હતો અથવા E છે તમે પહેલા સ્નાયુને પ્લેટ કરો અને 1 થી 2 કલાક રાહ જુઓ અને પછી મોટર ન્યુરોન ઉમેરો અને મેં તમને મોટર ન્યુરોનનો સ્રોત કહ્યું જે ઉંદરના ગર્ભના E14 વેન્ટ્રલ હોર્ન અને હાડપિંજરના સ્નાયુમાંથી છે જે તમે E18 ઉંદર ભૃણમાંથી એકત્રિત કરી રહ્યા છો તેથી જો તમે ખરેખર મારા શ્રેષ્ઠ જ્ઞાન પ્મુજબ તેને ખેંચી શકો તો અત્યાર સુધી આ પ્રકારની સુઘડ સિસ્ટમ સ્નાયુ હાંસલ કરવામાં કોઈ સફળ થયું નથી પરંતુ ખરેખર તેને ચેતાકોષમાં એકીકૃત કરી રહ્યા છીએ અને તેમ છતાં આપણે થોડો વધુ સમય લઈશું કારણ કે આ સાથે કામ કરવું સરળ સિસ્ટમ નથી પરંતુ આ કેટલીક સ્વચ્છ પ્રણાલીઓ છે જે આવનારા વર્ષોમાં તેનો ચહેરો બદલશે કોષ કલ્ચર અથવા પરંપરાગત કોષ કલ્ચર જેને લોકો વર્ષોથી એકસાથે અનુસરી રહ્યા છે તે આ પ્રકારની આધુનિક તકનીક છે જ્યાં આપણે ખાતરી આપી રહ્યા છીએ કે કોષ કલ્ચર હવે જીવવિજ્ઞાનીનું પ્રાદેશિક વર્ચસ્વ નથી તે હવે એન્જિનિયરોની એકીકૃત યાત્રા છે યાંત્રિક ઇજનેરો રાસાયણિક ઇજનેરો વિદ્યુત ઇજનેરો અને ડિઝાઇનર બાયોમેડિકલ વૈજ્ઞાનિકો જીવવિજ્ઞાનીઓ ભૌતિકશાસ્ત્રીઓ રસાયણશાસ્ત્રીઓ તેથી એક રીતે તમે સેલ પેટર્નિંગ વિશે એકદમ સારો વિચાર ધરાવો છો તમારે પાતળા સ્તરની ટેકનોલોજીને જાણવાની ક્ષમતા હોવી જોઈએ તેથી હમણાં સુધી આ અભિગમ કેન્ટિલીવર પર પણ દાખલા તરીકે અહીં તમારી પાસે જડેલા ઇલેક્ટ્રોડ અથવા જડેલા ઇલેક્ટ્રોડ સિસ્ટમ્સ ધરાવતું કેન્ટિલીવર છે આ સરળ કામ નથી અમે તમે માઇક્રોન સ્તરે કરી રહ્યા છીએ અને આ હજુ પણ થોડો વધુ સમય લેશે ત્યાં ટેક્નોલોજી છે પરંતુ ખરેખર તમને ખબર છે કે તે જે રીતે થાય છે તે કરો તે કંઈક સરળ નથી તેથી આ દેડકા વિભાગમાં આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે તમને તે ટેક્નોલોજીઓ સામે ઉજાગર કરી રહ્યા છે જે હજુ પાઠ્યપુસ્તકનો ભાગ નથી આ ભવિષ્યની ટેકનોલોજી છે પરંતુ આ એવી ટેક્નોલોજીઓ છે જેને આપણે ચલાવીશું ભવિષ્ય કહે છે ઉદાહરણ તરીકે હું ALS એમીયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ માટે એક સિસ્ટમનું પરીક્ષણ કરવા માંગતો હતો તે એક પરિસ્થિતિ છે જ્યારે માર્ટીન ન્યુરોન સ્નાયુ સાથે પ્રતિક્રિયા કરવામાં અસમર્થ હોય છે કારણ કે તેઓ એક સિસ્ટમ બનાવવા માટે મૃત્યુ પામે છે કે તમે તેને કેવી રીતે કરી શકો તમે પાર્કિન્સનનો અભ્યાસ કરવા માંગો છો તે આ સિસ્ટમ છે અને તમે 3 સ્તરો રાખવા માંગો છો ઉદાહરણ તરીકે એક મોટર ન્યુરોન જે સબસ્ટેન્શિઆ નિગ્રામાંથી આવે છે કરોડરજ્જુમાં મોટર ચેતાકોષ અને અહીં સ્નાયુ છે તેથી જે સિગ્નલ ખૂટે છે તે અહીં નોંધપાત્ર નિગ્રા ચેતાકોષ સંકેત મોકલી રહ્યો નથી કેવી રીતે કોઈ વ્યક્તિ ખરેખર ડીશમાં પાર્કિન્સન મોડેલ બનાવીને અભ્યાસ કરી શકે છે અથવા તમે સર્કિટ બનાવવા માટે સેલ પેટર્નિંગ ટેકનોલોજી કેવી રીતે મેળવી શકો છો સર્કિટ આના જેવી છે જ્યાં તમે અલ્ઝાઇમરનો અભ્યાસ કરી શકો છો અને તેના અંતમાંના એક નાના મોડ્યુલમાં હું માઇક્રો ચેનલ ટેકનોલોજી વિશે વાત કરીશ જ્યાં આપણે વાત કરીશું કે આ માઇક્રો ચેનલ ટેકનોલોજી કેવી રીતે સિંગલ ન્યુરોનથી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે હિપ્પોકેમ્પસ જે આપણી સમજણમાં ઘણો પ્રકાશ ફેંકી શકે છે અથવા જ્યારે એકબીજા સાથે વાત કરતી વખતે હિપ્પોકેમ્પલ ચેતાકોષ દ્વારા ઉત્પન્ન થતા સંકેતોની ઊંડી સમજણ છે તેથી હું અહીં બંધ કરીશ તેથી શ્રેણીના છેલ્લા વર્ગમાં વિદ્યુત ઉત્તેજના અને આપણે તેને કેવી રીતે હાંસલ કરીશું તે વિશે વાત કરીશું